નમસ્તે અને સ્વાગત છે સિસ્ટમ્સ એન્જિનિયરિંગ કોર્સના આ વિડિઓ પ્રવચનમાં આ ચોક્કસ કોર્સના પહેલાનાં પ્રવચનોમાં આપણે malwareમlલવેર પર નજર કરી હતી અને આપણે ઘણી તકનીકો વિશે વાત કરી હતી જેના દ્વારા malwareમlલવેર સિસ્ટમ પર અસર કરી શકે છે તેમજ આ malwareમlલવેરને ખરેખર કેવી રીતે રોકી શકાય છે પરંતુ આ બધી ચર્ચાઓ malwareમlલવેરથી સંબંધિત હતી જે કમ્પ્યુટર સિસ્ટમના સોફ્ટવેરને અસર કરે છે આજના વિડિઓ વ્યાખ્યાનમાં આપણે malwareમlલવેર વિશે વાત કરીશું જે હાર્ડવેરમાં છે તો આ Hardware Trojans હાર્ડવેર ટ્રોજન તરીકે જાણીતા છે અને આ ચોક્કસ વિડિઓમાં આ ચર્ચાનો વિષય હશે હું જે વિશે વાત કરવા જઇ રહ્યો છું તે આ આઈ ખડગપુરના પ્રોફેસર દેબદીપ મુખોપાધ્યાય અને રજત સુભ્રા ચક્રવર્તી દ્વારા લખાયેલ પુસ્તક હાર્ડવેર સિક્યોરિટી ડિઝાઇન ટ્રીટ્સ એન્ડ સેફગાર્ડ્સHardware Security Design Treats and Safeguards માં છે ઉપરાંત મેં ટેક્સાસ એ એન્ડ એમTexas A M ના ડો એડમ વૉક્સમેન Dr Adam Waksman અને જયવિજયન રાજેન્દ્રનની સ્લાઇડ્સનો ઉપયોગ કર્યો છે તો અનિવાર્યપણે આપણા આ હાર્ડવેર ટ્રોજન શું છે તો હાર્ડવેર ટ્રોજન એ આવશ્યક રૂપે ટ્રોજન હોય છે જે હાર્ડવેર પર સીધા જ દાખલ કરવામાં આવે છે તેથી તમે ઉદાહરણ તરીકે પ્રોસેસરમાં હાજર પ્રોસેસર અને નાના વધારાના હાર્ડવેર મોડ્યુલ ધરાવી શકો છો જે ડિઝાઇન સમય દરમિયાન દાખલ કરવામાં આવ્યા છે તે હાર્ડવેર ટ્રોજન તરીકે કાર્ય કરશે તો આ હાર્ડવેર ટ્રોજન છે કારણ કે તે સિસ્ટમમાં હાર્ડવેર પર બરાબર હાજર છે તેથી તેઓ એન્ટીવાયરસ સોલ્યુશન્સ જેવી તકનીકો દ્વારા શોધી શકાતા નથી જે હાજર છે અથવા જેની આપણે ચર્ચા કરેલ તે confinementકેદ ની તકનીકો OKWS વિશ્વસનીય અમલ વાતાવરણ આ બધી બાબતો કામ કરશે નહીં અને હાર્ડવેરમાં દાખલ કરેલા ટ્રોજનને રોકી શકશે નહીં તો આ હાર્ડવેર ટ્રોજન સામાન્ય રીતે નિષ્ક્રિય હાર્ડવેર ઘટકો છે જે તમારા પ્રોસેસર અથવા અન્ય કોઈપણ ઉપકરણમાં હોય છે અને આ હાર્ડવેર ટ્રોજન સંભવિત રૂપે હાર્ડવેર ઉપકરણની કાર્યક્ષમતામાં ફેરફાર કરી શકે છે તેથી હાર્ડવેર ટ્રોજન હવે છેલ્લા દાયકા અથવા તેથી વધુ સમયથી લોકપ્રિય બન્યું છે અને કોઈ ચોક્કસ ઉપકરણમાં હાજર હાર્ડવેર ટ્રોજન ની હાજરી શોધવા માટે ખરેખર રસ્તાઓ શોધવાનું અત્યંત મુશ્કેલ છે તો હાર્ડવેર ટ્રોજન નું નિર્માણ શું છે સોફ્ટવેરમાં હાજર ટ્રોજન ની જેમ હાર્ડવેર ટ્રોજન માં બે ઘટકોનો સમાવેશ થાય છે એક ટ્રિગર સર્કિટ છે અને બીજું પેલોડ છે સોફ્ટવેરમાં હાજર ટ્રોજન ની તુલનામાં હાર્ડવેર ટ્રોજન વચ્ચેનો તફાવત એ છે કે હાર્ડવેર ટ્રોજન મોટાભાગના કિસ્સાઓમાં આ ચોક્કસ પ્રોસેસર પર ચાલતા તમામ સોફ્ટવેર સ્તરોથી સંપૂર્ણપણે સ્વતંત્ર સીધું ઉપકરણમાં જ અથવા હાર્ડવેરમાં દાખલ કરવામાં આવે છે આ હાર્ડવેર ટ્રોજન સામાન્ય રીતે નિષ્ક્રીય હોય છે તેઓ ફક્ત કેટલાક ગેટ્સ ના સમૂહનો સમાવેશ કરી શકે છે જે સામાન્ય રીતે કાર્ય કરતા નથી અને ખરેખર ઉપકરણના આઉટપુટમાં ફેરફાર કરતા નથી અને તેથી તેઓને શોધવાનું ખૂબ મુશ્કેલ છે એક લાક્ષણિક હાર્ડવેર ટ્રોજન ચોક્કસ ટ્રિગર થવાની રાહ જોશે અને એકવાર તે ટ્રિગર આવે પછી ચોક્કસ પેલોડ એક્ઝિક્યુટ થઈ જાય હવે આ પેલોડ ડિવાઇસની કાર્યક્ષમતામાં આવશ્યક રૂપે ફેરફાર કરી શકે છે હાર્ડવેર અથવા ટ્રિગર ના ઘણા સ્વરૂપો હોઈ શકે છે જેવું આપણે આ વ્યાખ્યાન દરમિયાન જોઈશું દાખલા તરીકે ટ્રિગર એ કોઈ વપરાશકર્તા દ્વારા આપેલ ચોક્કસ ઇનપુટ હોઈ શકે છે અથવા તે નેટવર્ક અથવા કોઈ ચોક્કસ સરનામાંમાંથી મેળવવામાં આવ્યું છે જે busબસ પર આવે છે જેમ કે એડ્રેસ બસ માં 0xdeadbeef છે તેથી આ ચોક્કસ ટ્રિગર ઇનપુટ્સ ખરેખર હાર્ડવેર ટ્રોજન જાગૃત થવા માટેનું કારણ બને છે અને પછી આના જેવા પેલોડને ચલાવે છે તેથી સોફ્ટવેર ટ્રોજન ની જેમ પેલોડ કંઇક દૂષિત કામ કરશે ઉદાહરણ તરીકે તે નેટવર્કની ઇન્ટરફેસ દ્વારા અથવા કવર ચેનલો દ્વારા બહારની દુનિયાને કેટલીક ગુપ્ત માહિતીને લીક કરી શકે છે તે મેમરીમાં એક page બનાવી શકે છે જે kernel space માં છે કે આ page ને user space થી સુલભ બનાવવા માટે સુધારી શકાય છે અને તેથી વપરાશકર્તા પ્રક્રિયા ખરેખર સિસ્ટમમાં હાજર સુરક્ષિત ડેટા વાંચવામાં સમર્થ હશે અથવા જો તમારી પાસે એવું કંઈક કહેવું હોય કે વિશ્વસનીય અમલ વાતાવરણ તો હાર્ડવેર ટ્રોઝન સંભવત આ સમગ્ર Trusted Executionટ્રસ્ટેડ એક્ઝેક્યુશન ને અક્ષમ કરી શકે છે અથવા સંપૂર્ણ એક્ઝેક્યુશન સાથે સમાધાન કરી શકે છે જેમ કે સામાન્ય Untrustedઅવિશ્વસનીય એપ્લિકેશન વિશ્વસનીય વાતાવરણ ના અમલને અવલોકન અથવા સંશોધિત કરવામાં સમર્થ હશે અથવા વૈકલ્પિક રૂપે પેલોડ દૂષિતરૂપે કંઈ પણ કરી શકે છે ઉદાહરણ તરીકે તે આખી સિસ્ટમને નિષ્ફળ બનાવવાનું કારણ પણ બની શકે છે તો ચાલો હાર્ડવેર ટ્રોજનનું એક સરળ ઉદાહરણ લઈએ તો આપણે જે ઉદાહરણ લઈશું તે ક્રિપ્ટો ડિવાઇસ છે તેથી તમે આને ઇન્ટિગ્રેટેડ સર્કિટ તરીકે ગણી શકો છો જે આઈસી છે અને આ આઈસી ની અંદર આપણી પાસે ક્રિપ્ટો મોડ્યુલ છે એક ગુપ્ત કી જે આ ચોક્કસ આઈસી માં સંગ્રહિત છે તો આ ઉપકરણ જે કરે છે તે એ છે કે તે ઇનપુટ લે છે કી નો ઉપયોગ કરે છે અને આ બંનેને ક્રિપ્ટો મોડ્યુલમાં ફીડ કરે છે એન્ક્રિપ્શન કરે છે અને પછી સાઈફરટેક્સ્ટઉત્પન્ન કરે છે તો આપણે જોઈએ છીએ કે ડિવાઇસમાં ચાવી ગુપ્ત રાખવામાં આવે છે અને સારી રીતે છુપાવવામાં આવે છે ત્યાં સુધી સાઇફર ટેક્સ્ટમાં અનુરૂપ ઇનપુટ વિશે કોઈ માહિતી હોતી નથી હવે જે થઈ શકે તે આ ચોક્કસ ઉપકરણની ડિઝાઇન અથવા નિર્માણ દરમિયાન છે વિકાસકર્તા હાર્ડવેર ટ્રોજન દાખલ કરી શકે છે તો આપણે હમણાં જ એક નાનું ઉદાહરણ લઈશું કે કેવી રીતે ચોક્કસ હાર્ડવેર ટ્રોજન દાખલ કરી શકાય છે અને આ હાર્ડવેર ટ્રોજનની કાર્યક્ષમતા શું હોઈ શકે તો આપણે જોઈએ છીએ કે આના જેવા હાર્ડવેર ટ્રોજન દાખલ કરી શકાય છે જે ટ્રિગર લે છે જે મલ્ટિપ્લેક્સર માટે સિલેક્ટ લાઈન તરીકે કાર્ય કરે છે અને પછી આપણી પાસે MUX છે તેથી મલ્ટિપ્લેક્સર શું કરે છે કે તે કાં તો સાઇફર ટેક્સ્ટ પર પસાર થાય છે જે ક્રિપ્ટો મોડ્યુલ દ્વારા ગણવામાં આવે છે જ્યારે પણ ટ્રિગરનું મૂલ્ય 0 હોય અથવા વૈકલ્પિક રીતે જો ટ્રિગરનું મૂલ્ય 1 હોય તો પછી કી આઉટપુટ પર પ્રસારિત થાય છે આમ આપણે જોઈએ છીએ કે ઉપકરણમાં ગુપ્ત રીતે સંગ્રહિત અથવા છુપાયેલ ગુપ્ત માહિતી આઉટપુટ પર દેખાય છે તો આ ચોક્કસ ઉદાહરણમાં આપણે જોઈએ છીએ કે આપણી પાસે આ ટ્રિગર છે અને પેલોડ અહીં છે અને આ પેલોડ ખરેખર સંવેદનશીલ અથવા ગુપ્ત ડેટાને ઉપકરણની બહારના સંપર્કમાં લાવવાનું કારણ બની રહ્યું છે હવે આપણે લાક્ષણિક હાર્ડવેર ટ્રોજનના બે ગુણધર્મો જોઈએ છીએ પ્રથમ બાબત એ છે કે હાર્ડવેર ટ્રોજન ખૂબ જ નાનો છે નોંધ લો કે તમારી પાસે ખૂબ મોટો ક્રિપ્ટો મોડ્યુલ હોઈ શકે છે અને ડિવાઇસ અત્યંત જટિલ હોઈ શકે છે પરંતુ આપણે જોયું કે હાર્ડવેર ટ્રોજનને કારણે વધારાના ફેરફારો ખૂબ ઓછા છે આ બધા કેસમાં ફક્ત થોડા મલ્ટિપ્લેક્સર્સ અને એક ટ્રિગર સિગ્નલની જરૂર છે હાર્ડવેર ટ્રોજનની બીજી અને મહત્વપૂર્ણ property એ છે કે હાર્ડવેર ટ્રોજન મોટે ભાગે નિષ્ક્રિય હોય છે તેથી ઉદાહરણ તરીકે અહીં આપણે એક સંયુક્ત ટ્રોજન બતાવ્યું છે આ સંયુક્ત ટ્રોજન ટ્રિગર કરવા માટે ચીટ કોડનો ઉપયોગ કરે છે તેથી આ ચોક્કસ ટ્રિગરમાં જે થાય છે તે છે કે ઇનપુટ ટેપ થયેલ છે અને આ ટ્રિગર સર્કિટમાં જાય છે અને આ ટ્રિગર ચોક્કસપણે એક ચોક્કસ ઇનપુટ દેખાવાની રાહ જુએ છે જ્યારે આ ઇનપુટ દેખાય છે ત્યારે તે 1 નું આઉટપુટ પ્રદાન કરે છે તો ચાલો કહીએ કે ઇનપુટ લાઇન 128 બિટ્સની છે અને તેથી ઇનપુટ્સની સંભવિત સંખ્યા 2 128 છે હવે કારણ કે ટ્રિગર ખરેખર પેલોડને સક્રિય કરવા માટે આ કિસ્સામાં 0xcCAFEBEEF માં એક ચીટ કોડની ચોક્કસ રાહ જોઈ રહ્યું છે તેથી આ કિસ્સાઓમાં મોટાભાગના આ હાર્ડવેર ટ્રોજન નિષ્ક્રિય બનવા જઇ રહ્યા છે તે ત્યારે જ છે જ્યારે આ પેસિફિક ઇનપુટ ડિવાઇસમાં દેખાય છે જ્યારે ટ્રિગર સક્રિય થઈ શકશે અને ગુપ્ત કી ને બહાર કાઢવા માટે પેલોડનો ઉપયોગ કરવામાં આવશે હવે હાર્ડવેર ટ્રોજનની આખી ડિઝાઇન પદ્ધતિ એ છે કે આ ચીટ કોડ કાફેબીડ ફક્ત હુમલાખોરને જ ઓળખાય છે પરંતુ અન્ય કોઈ પણ વ્યક્તિને નહિ કે જે આ વિશિષ્ટ આઇસીની ડિઝાઇન અથવા ઉપયોગ કરી રહ્યો છે આમ પરીક્ષણ કે વિવિધ પરીક્ષણો દરમિયાન અથવા આ ઉપકરણના સામાન્ય ઓપરેશન દરમિયાન વપરાશકર્તા ખરેખર ઇનપુટ કાફેબીડ શોધી શકે છે તે સંભાવના ખૂબ ઓછી છે ઉદાહરણ તરીકે આપણા કિસ્સામાં જ્યાં આપણે ધારીએ છીએ કે ઇનપુટ 128 બિટ્સનું છે ત્યારે આ ઉપકરણની ચકાસણી દરમિયાન માન્ય વપરાશકર્તા અથવા ડિઝાઇનર ખરેખર આવા ટ્રિગર ચીટ કોડ ½ 128 શોધે છે જે ખૂબ જ ઓછી સંભાવના છે અને તેથી ઉપકરણની નિયમિત પરીક્ષણ અથવા ઉપયોગ દરમિયાન આવા ટ્રિગર ચીટ કોડ્સ દેખાશે નહીં તેવી ખૂબ સંભાવના છે જો કે જ્યારે આ હુમલાખોર ચીટ કોડ શું છે તે વિશે જાણે છે તો જ્યારે જરૂર પડે ત્યારે આ હુમલાખોર ખરેખર આ પેસિફિક ચીટ કોડને ડિવાઇસના ઇનપુટ પર ફીડ કરી શકશે અને પછી હાર્ડવેર ટ્રોજનને સક્રિય કરી શકશે કારણ કે ચીટ કોડ દ્વારા પસંદગીની લાઇન 1 પર દબાણ કરવામાં આવશે અને ત્યાંથી ઉપકરણના આઉટપુટની ગુપ્ત કી પર પસાર થશે તો તમે પણ નોંધ્યું હશે કે આ ટ્રિગર જ્યાં ચોક્કસ ઇનપુટ દેખાવાની રાહ જુએ છે તે ટ્રિગરનું એક ઉદાહરણ છે ત્યાં બીજી ઘણી રીતો હોઈ શકે છે જેના દ્વારા આવા ટ્રિગર્સને ખરેખર ડિઝાઇન કરી શકાય છે ટ્રિગર્સની રચના કરવાની બીજી એક ખૂબ જ લોકપ્રિય રીત જેને શોધવી વધુ મુશ્કેલ છે તે ટાઇમ બોમ્બ અથવા અનુક્રમિત ટ્રોજન તરીકે ઓળખાય છે તો આપણી પાસે જે કંઇ અહીં છે તે એક સ્ટેટ મશીન છે આ ક્રમિક ટ્રોજનમાં ટ્રિગર ઇનપુટ્સના ચોક્કસ અનુક્રમની પ્રતીક્ષામાં છે હવે ca ઉદાહરણ માટે આ ક્રમ એ ઇનપુટ છે જે af દ્વારા અનુસરવામાં આવે છે અને પછી થોડા સમય પછી ee હોય છે પછી થોડા સમય પછી ત્યાં છે be અને તે પછી છેવટે ef ટ્રોજનને સક્રિય કરશે અને ગુપ્ત કી ને આઉટપુટ પર દૃશ્યમાન થવા દબાણ કરશે તેથી આંતરિક રીતે આ ટ્રિગર પાસે આ પ્રકારનું state મશીન હશે જ્યાં સામાન્ય રીતે પસંદ કરેલી લાઈન 0 નું મૂલ્ય ધરાવશે અને વિવિધ ઇનપુટ ક્રમ પર આધારિત જે આ ચોક્કસ ટ્રોજનને ટ્રિગર કરશે સ્ટેટ મશીન અનેક states માંથી પસાર થશે અને છેવટે એક સ્ટેટ માં પહોંચશે જ્યાં સિલેક્ટ લાઈન 1 બને છે અને ટ્રોજનને સક્રિય કરે છે તો તમે જુઓ છો કે ચીટ કોડ અથવા આપણે ચર્ચા કરેલા સંયુક્ત ટ્રિગરની તુલનામાં આ અનુક્રમિક ટ્રોજનને શોધી શોધી કાઢવું ખરેખર વધુ મુશ્કેલ હોઈ શકે છે આ ક્રમિક મૂલ્યો કાં તો પરિણામે દેખાઈ શકે છે અથવા ઘણા કલોક ચક્રમાં ફેલાયેલું હોઈ શકે છે અને તેથી આવા અનુક્રમિક ટ્રિગર ખરેખર મળી આવે તેવી સંભાવના ઘણી ઓછી છે હાર્ડવેર ટ્રોજનના હવે આ બે ગુણધર્મો કે જે ખૂબ જ નાનું છે અને મોટે ભાગે નિષ્ક્રિય છે તે હાર્ડવેર ટ્રોજનને શોધવાનું અત્યંત મુશ્કેલ બનાવે છે હાર્ડવેર ટ્રોજનની શોધ એ સંશોધનનો ખૂબ જ ચર્ચિત વિષય છે ઘણા રસપ્રદ કાગળો અને તકનીકો આવી છે જેની ચર્ચા કરવામાં આવી છે અને આવા હાર્ડવેર ટ્રોજનને શોધવા માટે રજૂ કરવામાં આવી છે આ વિડિઓ વ્યાખ્યાનમાં અને કદાચ આ પછીના વીડિયોમાં પણ આપણે આવી બે તકનીકીઓની ચર્ચા કરીશું એકને FANCI અને બીજી એક એવી તકનીક છે જેના દ્વારા આપણે સર્કિટની રચના કરી શકીએ છીએ અથવા તેના બદલે કોઈ ખાસ હાર્ડવેર એકમની રચના કરી શકીએ છીએ જ્યાં ટ્રોજન દાખલ કરવું વધુ મુશ્કેલ હશે અન્ય પાસા જે હાર્ડવેર ટ્રોજનની શોધને જટિલ બનાવે છે તે એ હકીકત છે કે ડિઝાઇન ચક્ર દરમ્યાન ઘણી જગ્યાએ હાર્ડવેરમાં ટ્રોજન દાખલ કરી શકાય છે તેથી આપણે આ વિશેષ સ્લાઇડમાં જે જોશું તે એક વિશિષ્ટ રીત છે જે IC ડિઝાઇન કરે છે અને બનાવે છે તેથી સામાન્ય રીતે જો કોઈ કંપની ખરેખર નવી IC ડિઝાઇન કરવા અને બનાવવા માંગતી હોય તો તે IC માટેની વિશિષ્ટતાઓ સાથે પ્રારંભ કરશે તેથી ઉદાહરણ તરીકે તમે કહી શકો કે તમે નવા સંદેશાવ્યવહાર નિયંત્રક વિશે વિચારી શકો અથવા ચાલો કહીએ કે નવું ક્રિપ્ટોગ્રાફિક એક્સિલરેટર અથવા તેથી વધુ તો આ ચોક્કસ કંપની ખરેખર તે ચોક્કસ હાર્ડવેર IC માટે સ્પષ્ટીકરણો લખીને પ્રારંભ કરશે તો પછી સ્પષ્ટીકરણો એકવાર લખ્યા પછી તે ડિઝાઇનના તબક્કે જાય છે અને આ ડિઝાઇન તબક્કા દરમિયાન ત્યાં ઘણા બધા કોડરો હશે જેનો ઉપયોગ કરવામાં આવશે આ કોડ્સ ઉપરાંત ઘણાં બધાં થર્ડ પાર્ટી IPs પણ ડિઝાઇનમાં એકીકૃત છે ઘણા બધા મોડેલો અને પ્રમાણભૂત cellસેલ લાઇબ્રેરીઓનો ઉપયોગ થાય છે અને આ બધા ઘણા EDA ટૂલ્સનો ઉપયોગ કરીને એકીકૃત કરવામાં આવે છે હવે પછી આપણી પાસે બનાવટી પ્રક્રિયા છે તે ફેબ્રિકેશન યુનિટમાં જાય છે ત્યાં એક માસ્કિંગ છે પછી ત્યાં ડાઇસ અને પેકેજિંગ છે પછી ત્યાં પેકેજડ પરીક્ષણ છે અને છેલ્લે ડિપ્લોયમેંટ અને મોનિટર છે તેથી આપણે જે જોઈએ છીએ તે એ છે કે લાક્ષણિક આઇસી ડિઝાઇન અને નિર્માણમાં આમાંના ઘણા પગલાઓ છે જે કંપની આ વિશિષ્ટ IC ની ડિઝાઇન અને ઉત્પાદન કરી રહી છે તે ફક્ત તેમાં સામેલ નથી અને ત્યાં ઘણાં થર્ડ પાર્ટી ટૂલ્સ અને એકમો છે જે કોઈ વિશિષ્ટ IC ની રચના અને નિર્માણ દરમિયાન પણ શામેલ છે તેથી સામાન્ય રીતે આઈપી કોર એ ચોક્કસ આઈ ની ડિઝાઇનિંગ માટે વપરાતા થર્ડ પાર્ટી ટૂલ્સથી ખરીદવામાં આવે છે તે થર્ડ પાર્ટી તેમજ આ સ્ટાન્ડર્ડ કોષોથી પણ લાવવામાં આવે છે એ જ રીતે મોટાભાગની કંપનીઓ આ IC ઓને ખરેખર ડિઝાઇન અને ડેવલપ કરવા માટે ઓફશોર ફેબ્રિકેશન યુનિટનો ઉપયોગ કરે છે હવે આ તમામ વિવિધ પગલાંઓ અને આઇસીની રચના અને નિર્માણ દરમિયાન સંકળાયેલા સંગઠનોમાંથી ફક્ત સંપૂર્ણ પગલા જે સંપૂર્ણ રીતે વિશ્વાસ કરે છે તે આ પગલું છે જ્યાં વિશિષ્ટતાઓ પેકેજ પરીક્ષણ લખેલી હોય છે પેકેજ પરીક્ષણ જે ચિપ પછી બને છે અને ચીપની જમાવટ અને નિરીક્ષણ કરે છે તેથી સમગ્ર પ્રક્રિયામાં આ ત્રણ પગલા ઉપરાંત ટ્રોજન અન્ય કોઈપણ પગલામાં શામેલ કરી શકાય છે ઉદાહરણ તરીકે પ્રોગ્રામર જે વિરોધી છે તે ડિઝાઇન તબક્કા દરમિયાન ટ્રોજન દાખલ કરી શકે છે અથવા થર્ડ પાર્ટી દ્વારા લાવવામાં આવેલા IP core માં કેટલાક ટ્રોજન પણ હોઈ શકે છે જે સરળતાથી શોધી શકાતા નથી એ જ રીતે માનક કોષો જેવા સાધનો અને લાઇબ્રેરીઝ ઉપકરણમાં ટ્રોજનને દાખલ કરવા દબાણ કરી શકે છે ડિઝાઇનના તબક્કા ઉપરાંત એકવાર ડિઝાઇન ખરેખર મેન્યુફેક્ચરિંગ માટે મોકલવામાં આવે તો ઓફશોર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ ડિવાઇસમાં ટ્રોજન દાખલ કરી શકે છે આમ હાર્ડવેરની હકીકતને કારણે IC ના વિકાસ અને નિર્માણ દરમિયાન ટ્રોજન ખરેખર ઘણાં વિવિધ તબક્કામાં દાખલ કરી શકાય છે આવા ટ્રોજનને શોધવાનું વ્યાપકરૂપે મુશ્કેલ બને છે અથવા તે બાબતે ખરેખર ટ્રોજન હાજર ન હોય ત્યાં IC ડિઝાઇન કરવું ખૂબ ખર્ચાળ છે તો હવે પછીના વિડિઓ વ્યાખ્યાનમાં આપણે એક tool નું ઉદાહરણ લઈશું જેને FANCI તરીકે ઓળખવામાં આવે છે અને અમે બતાવીશું કે FANCI કેવી રીતે હાર્ડવેરની ડિઝાઇનમાં સ્થાનો શોધવા માટે સક્ષમ છે જ્યાં હાર્ડવેર ટ્રોજન સંભવિત શામેલ થઈ શકે છે આભાર